આ સત્રમાં આપનું સ્વાગત છે છેલ્લા સત્રમાં આપણે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ ની ચર્ચા કરી રહ્યા હતા અને આપણે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ માં મૂળભૂત ભૂલ લક્ષ્ય વિશે ચર્ચા કરી હતી અને કહ્યું કે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ માટે ભૂલ લક્ષ્યો ઇન્ટરફેસ ભૂલો છે જ્યાં એક કાર્ય બીજા કાર્યને બોલાવે છે અને સમસ્યા એ અર્થમાં છે કે પરિમાણો યોગ્ય નથી ભલે એક યુનિટ તરીકે કાર્યો યોગ્ય રીતે કામ કરતા હોય તે દરમિયાન સમસ્યાઓ હોય છે અને ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ આવી સમસ્યાઓ શોધવા માટેના લક્ષ્યો છે અને પછી આપણે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ ના વિવિધ પ્રકારો જોયા હતા આપણે કહ્યું કે સૌથી સરળ ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ બિગ બેંગ ટેસ્ટિંગ છે બિગ બેંગ ટેસ્ટીંગ માં આપણે બધા મોડ્યુલો અથવા યુનિટ માં તમામ મોડ્યુલોને માત્ર એક પગલામાં ઈન્ટીગ્રેટ કરીએ છીએ પરંતુ પછી આપણે કહ્યું કે તુચ્છ પ્રોગ્રામ માટે કોઈ પણ મોટા બેંગ નું ટેસ્ટીંગ કરતું નથી તે ભૂલો સુધારવા માટે ખૂબ ખર્ચાળ હશે મોટા બેંગ ના ટેસ્ટીંગ માં છે ટેસ્ટીંગ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ બની જશે પરંતુ પછી અન્ય વિકલ્પો શું છે વિકલ્પો બોટમ અપ ટેસ્ટિંગ ટોપ ડાઉન ટેસ્ટિંગ અને મિક્સ્ડ અથવા સેન્ડવિચ ટેસ્ટિંગ છે ચાલો બોટમ અપ ટેસ્ટિંગ જોઈએ બોટમ અપ ટેસ્ટિંગમાં આપણે ડિઝાઇનના સૌથી તળિયે યુનિટ અથવા મોડ્યુલ લઈએ છીએ અને પછી તેને એક મોડ્યુલ સાથે ઈન્ટીગ્રેટ કરો જે સમાન સ્તરે છે અથવા સમાન સ્તર પર કોઈ મોડ્યુલો ઉપલબ્ધ નથી આપણે ઉચ્ચ સ્તરના મોડ્યુલ સાથે ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને ત્યાં સુધી બધા મોડ્યુલો ઈન્ટીગ્રેટ થાય ત્યાં સુધી તેથી એક સમયે આપણે માત્ર એક મોડ્યુલને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને આપણે જાણવાની જરૂર છે કે આ બોટમ અપ ટેસ્ટિંગના ગેરફાયદા શું છે એક એ છે કે આપણે ઈન્ટીગ્રેશન ના પગલા ભરીએ ત્યારે ડ્રાઇવરો લખવાની જરૂર છે કારણ કે આપણે બોટમ લેવલ મોડ્યુલોનું ટેસ્ટીંગ કરી રહ્યા છીએ ત્યારે આપણને કેટલાક સોફ્ટવેર લખવાની જરૂર છે જે કરશે આ મોડ્યુલો ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કરવા માટે પરીક્ષકે આ ડ્રાઇવરો લખવા પડશે અને બીજી બાબત એ છે કે પરીક્ષક ખરેખર સિસ્ટમ લેવલ ટેસ્ટ કેસ ચલાવી શકતો નથી જે વિશાળ કેસ છે તે ખરેખર અર્થપૂર્ણ ટેસ્ટ કેસ ચલાવી શકતો નથી માત્ર કેટલાક ખૂબ જ સરળ ટેસ્ટ કેસ ઉદાહરણ તરીકે વપરાશકર્તા ઇન્ટરફેસમાંથી ડેટા ઇનપુટ યોગ્ય રીતે પ્રાપ્ત થયો છે કે નહીં અથવા વપરાશકર્તા ઇન્ટરફેસ દ્વારા લખાયેલ ડેટા યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો છે કે નહીં અને તેથી તે પ્રકારની ખૂબ જ સરળ વસ્તુઓનું ટેસ્ટીંગ કરવાની જરૂર છે જે રીતે બોટમ અપ ટેસ્ટિંગ કામ કરે છે તે આ આકૃતિમાંથી જોઈ શકાય છે આપણે તળિયે સૌથી મોડ્યુલ સાથે શરૂ અને જો તે સ્તર પર કોઈ અન્ય મોડ્યુલ ન હોય તો આપણે આગલા સ્તરને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને પછી આપણે તે જ સ્તરમાં અન્ય મોડ્યુલ સાથે ઈન્ટીગ્રેટ કરીએ છીએ ત્રણ મોડ્યુલો એકસાથે છે અને પછી તેઓ સફળતાપૂર્વક કામ કરે તે પછી તેમની ચકાસણી કરવામાં આવી અને કોઈપણ ભૂલો ઠીક કરવામાં આવી પછી આપણે તે જ સ્તરમાં એક વધુ મોડ્યુલ લઈએ છીએ ફરીથી તેને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને તેનું ટેસ્ટીંગ કરીએ છીએ જે પણ ભૂલો હાજર છે તેને ઠીક કરીએ છીએ અને પછી એક વધુ લો અને પછી ઉચ્ચ સ્તર અને તેથી આગળ જ્યાં સુધી બધા મોડ્યુલો ઈન્ટીગ્રેટ ન થાય આ બોટમ અપ ટેસ્ટીંગ નો સાર છે પરંતુ પછી આ એક વધતી જતી બોટમ અપ ટેસ્ટીંગ છે અને જો કેટલાક મોડ્યુલો ખરેખર નજીવા હોય તો આપણે બે મોડ્યુલોને એક પગલામાં ઈન્ટીગ્રેટ કરી શકીએ આ બોટમ અપ ટેસ્ટિંગનું ઉદાહરણ છે પહેલા આપણે M 5 ને M 8 સાથે સાંકળીએ અને આપણે M 5 માટે ડ્રાઈવર લખીએ કારણ કે M 8 ને M 5 દ્વારા બોલાવવામાં આવે છે પરંતુ M 5 ને કોણ બોલાવશે M 2 અને આપણે ડ્રાઇવર સોફ્ટવેર લખવાની જરૂર છે જે M 5 ને બોલાવશે અને આ ડ્રાઇવર સોફ્ટવેર દ્વારા આપણે આ બે M 5 અને M 8 નું ટેસ્ટીંગ કરીશું M 6 અને M 5 અને M 8 સાથે ઈન્ટીગ્રેટ કરો અને પછી આપણને M 5 અને M 6 બંને માટે ડ્રાઈવરોની જરૂર છે કારણ કે કેટલાક સોફ્ટવેરને M 5 અને M 6 કહેવા જોઈએ આપણે હજુ સુધી M 2 ને ઈન્ટીગ્રેટ કર્યું નથી અને આપણને અહીં બે ડ્રાઇવરોની જરૂર છે અને પછી આપણે વધુ ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને હવે આપણને ત્રણ ડ્રાઇવરોની જરૂર છે અને પછી આપણે તપાસીએ છીએ કે આ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં જો નહિં તો આપણે ભૂલો સુધારીએ છીએ હવે ચાલો ટોપ ડાઉન ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ જોઈએ તેથી અહીં નામ પ્રમાણે સૌથી વધુ મોડ્યુલથી શરૂઆત કરો અને પછી આપણે એક નીચલા સ્તરનું મોડ્યુલ અથવા ગૌણ મોડ્યુલ લઈએ છીએ અને તેમને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને જો ગૌણ મોડ્યુલ ખૂબ સરળ હોય મોડ્યુલમાં લગભગ તુચ્છ હોય તો આપણે બે મોડ્યુલ અને એક પગલું પણ લઈ શકીએ અને પછી એકવાર આપણી પાસે આ ટોપ લેવલ મોડ્યુલ ઇન્ટિગ્રેશનનું ટેસ્ટિંગ થઈ જાય આપણે તાત્કાલિક ગૌણ મોડ્યુલ ઉમેરીએ છીએ અને તેથી આગળ જોઈએ જો આપણે આકૃતિરૂપે બતાવવા માંગતા હોઈએ કે મોડ્યુલો ઈન્ટીગ્રેટ છે તે ક્રમમાં આપણે ટોચથી શરૂ કરીએ છીએ અને પછી M 2 સાથે ગૌણ મોડ્યુલ M 1 ને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને પછી M 1 M 2 અને M 3 ને ઈન્ટીગ્રેટ કરીએ છીએ પરંતુ માત્ર યાદ રાખો કે અહીં આપણે સ્ટબ્સ લખવા પડશે બોટમ અપ ટેસ્ટિંગની જેમ આપણને ડ્રાઇવરોની જરૂર છે ટોપ ડાઉન ટેસ્ટિંગમાં આપણને સ્ટબ્સની જરૂર છે કારણ કે અહીં અવલોકન M 2 M 5 અને M 6 ને બોલાવી રહ્યું છે પરંતુ આપણે M 5 અને M 6 ઈન્ટીગ્રેટ નહોતા આપણે નાના રમકડા સોફ્ટવેર લખવાની જરૂર છે જે M 5 અને M 6 જેવું કાર્ય કરશે ખૂબ જ સરળ સોફ્ટવેર જે ખરેખર M5 અને M 6ની તમામ કાર્યક્ષમતા પૂરી પાડતું નથી પરંતુ ઓછામાં ઓછી કેટલીક બનાવટી કાર્યક્ષમતા ટેબલ લુક અપ દ્વારા હોઈ શકે છે આપણે સંગ્રહિત કર્યા છે કે M 5 કોષ્ટકના સ્વરૂપની ગણતરી કરે છે અને જ્યારે તે પરિમાણ આપવામાં આવે છે ત્યારે આપણે ફક્ત કોષ્ટક જોઈએ છીએ અને તે મૂલ્ય પરત કરીએ છીએ જે સ્ટબ કાર્ય છે જ્યારે આપણે M 1 ને M 2 સાથે સાંકળીએ છીએ ત્યારે આપણને બે સ્ટબ્સની જરૂર છે અને પછી M 1 ને M 2 અને M 3 સાથે ઈન્ટીગ્રેટ કરો અને પછી આપણે M 1 M 2 M 3 ને M 4 સાથે સાંકળીએ અને ટેસ્ટીંગ કરીએ અને અહીં જુઓ કે આપણને ચાર સ્ટબ્સની જરૂર છે અને પછી એકવાર આપણે તેનું ટેસ્ટીંગ કરી લીધું અને તેને યોગ્ય રીતે કામ કરવા માટે બનાવ્યું પછી આપણે અહીં આ મોડ્યુલ M 7 સાથે ઈન્ટીગ્રેટ કર્યું અને પછી આપણને વાસ્તવમાં ત્રણ સ્ટબ્સની જરૂર પડશે કારણ કે આ મોડ્યુલ ત્યાં છે અને આપણને સ્ટબની જરૂર નથી આ આપણે ફક્ત આ એક આ એક અને આ એક માટે સ્ટબની જરૂર છે આપણને ત્રણ સ્ટબ્સની જરૂર છે અને પછી આગળ આપણે અહીં આ એક મોડ્યુલ લઈશું અને જ્યાં સુધી આપણી પાસે મોડ્યુલોનો સંપૂર્ણ સેટ ઈન્ટીગ્રેટ ન થાય ત્યાં સુધી આપણને ફક્ત બે સ્ટબ્સની જરૂર પડશે પહેલા આપણે M 1 ને M 2 સાથે ઈન્ટીગ્રેટ કરીએ છીએ તેથી આપણને M 1 અને M 2 સાથે સ્ટબની જરૂર છે આપણને M 3 M 4 M 5 અને M 6 માટે સ્ટબની જરૂર છે M 2 આપણને ચાર સ્ટબ્સની જરૂર છે કારણ કે M 1 ને પણ M 3 અને M 4 ને કરવાની જરૂર છે અને M 2 ને M 5 અને M 6 ને ક toલ કરવાની જરૂર છે આપણને ચાર સ્ટબ્સની જરૂર છે અને પછી આગળનું પગલું આપણે M 1 M 2 M 3 ને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને આપણને ત્રણ સ્ટબ્સની જરૂર છે M 4 M 5 અને M 6 આગલા પગલામાં આપણે M 1 M 2 M 3 અને M 4 ને ઈન્ટીગ્રેટ કરીએ છીએ અને અહીં આપણે ચાર સ્ટબ્સની જરૂર છે M 5 M 6 M 7 અને M 8 માટે સ્ટબ્સ અને તેથી વધુ અને પછી આપણે આગળ આ મોડ્યુલ અને પછી આ એક અને તેથી આગળ લઈ જઈશું તેથી આ ટોપ ડાઉન ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ છે ટોપ ડાઉન ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગનો એક ફાયદો એ છે કે ટેસ્ટ કેસો વાસ્તવમાં અર્થપૂર્ણ ઉપયોગના કેસો છે કારણ કે આપણે અહીં ટોપ લેવલ ફંક્શનલ નું ટેસ્ટીંગ કરી રહ્યા છીએ અને આપણે વધુ અને વધુ મોડ્યુલને ઈન્ટીગ્રેટ કરતા તે જ ટેસ્ટ કેસોનો ફરીથી ઉપયોગ કરીએ છીએ અગાઉ યાદ રાખો કે આપણે બોટમ લેવલ મોડ્યુલોનું ટેસ્ટીંગ કરી રહ્યા છીએ કે આ કામ કરી રહ્યા છે કે કેમ તે ચકાસવા માટે આપણને વિવિધ પ્રકારના ટેસ્ટ કેસની જરૂર છે પરંતુ અહીં તે જ ટેસ્ટ કેસમાં આપણે નવા મોડ્યુલો ઉમેરતી વખતે ચાલુ રાખીએ છીએ અને આપણે તપાસીએ છીએ કે તે કામ કરી રહ્યા છે કે નહીં જેથી ટોપ ડાઉન ટેસ્ટિંગ માટે ફાયદાકારક છે ઈન્ટીગ્રેશન પછી ટેસ્ટીંગ કેસોનો ફરીથી ઉપયોગ થાય છે અને જો ટોપ લેવલ મોડ્યુલમાં બગ્સ હોય તો ટોપ ડાઉન ઇન્ટિગ્રેશન ટેસ્ટ ફાયદાકારક છે કારણ કે જો બગ્સ બોટમ લેવલ મોડ્યુલમાં વધુ હોય તો આપણે સમય સુધીમાં ઘણા મોડ્યુલોને ઈન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને સ્થાનિકીકરણ ભૂલ કરવું મુશ્કેલ બનશે જ્યારે જો ભૂલો નીચા સ્તરના મોડ્યુલો પર હોય તો પછી નીચેથી ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ સંભવિત રૂપે વધુ ફાયદાકારક રહેશે ગેરલાભ એ છે કે નીચા સ્તરના મોડ્યુલો IO છે અને આપણે તેને શરૂઆતમાં ઈન્ટીગ્રેટ કરતા નથી તેથી અર્થપૂર્ણ સિસ્ટમ કાર્યોનું અવલોકન કરવું શક્ય નથી અને ડિઝાઇન બંધ કરવી પણ સમસ્યા બની જાય છે કારણ કે જો બિન તુચ્છ પ્રોગ્રામ માટે જ્યારે આપણે ટોપ લેવલ મોડ્યુલોનું ટેસ્ટીંગ કરી રહ્યા હોઇએ ત્યારે તે રીતે સ્ટબ્સ લખવાનું મુશ્કેલ હશે બીજો વિકલ્પ મિશ્ર ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ છે જેને સેન્ડવિચડ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ પણ કહેવાય છે અહીં તે અર્થમાં વધુ લવચીક છે કે આપણી પાસે ઉપર નીચે અને નીચે ઉપર બંને અભિગમોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે કારણ કે તે આપણને અનુકૂળ છે અને આપણે સામાન્ય રીતે લખીશું આપણે સામાન્ય રીતે એવું ઈન્ટીગ્રેટ કરીશું કે આપણને લખવા માટે ઓછી સંખ્યામાં સ્ટબ અને ડ્રાઈવરોની જરૂર છે અને મિશ્રિત ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ ખૂબ લોકપ્રિય છે ચાલો જોઈએ કે આ સેન્ડવિચ ટેસ્ટીંગ અથવા મિશ્ર ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ કેવી રીતે કાર્ય કરશે આપણે આ ત્રણને ઈન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને પછી આપણે આ ત્રણને ઈન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી કેટલાક તળિયેના સ્તરે કેટલાક ઉપલા સ્તર પર અને પછી આપણે તેમને ઈન્ટીગ્રેટ કરીએ છીએ સ્ટબ અને ડ્રાઈવરોની સંખ્યા લખવાની જરૂર છે તે સેન્ડવિચ કરેલ ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ તકનીક દ્વારા નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે બીજો મુદ્દો જે આપણે અવલોકન કરવાની જરૂર છે તે એ છે કે જો આપણે ટોપ ડાઉન અભિગમ કરી રહ્યા છીએ તો આપણે ખરેખર સૌથી વધુ મોડ્યુલ તૈયાર ન થાય ત્યાં સુધી ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ નું ટેસ્ટીંગ શરૂ કરી શકતા નથી શુદ્ધ ટોપ ડાઉન અભિગમમાં આપણા ટેસ્ટીંગ ને ટોપ લેવલ મોડ્યુલ્સ તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે ભલે તળિયાના સ્તર ઉપલબ્ધ હોય આપણે શુદ્ધ ટોપ ડાઉન ટેસ્ટીંગ કરી શકીએ છીએ અને તે જ રીતે બોટમ અપ અભિગમમાં જ્યાં સુધી તમામ બોટમ લેવલ મોડ્યુલો તૈયાર ન થાય ત્યાં સુધી આપણું ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ શરૂ થઈ શકતું નથી તેથી મિશ્રિત ઈન્ટીગ્રેશન અથવા સેન્ડવિચ કરેલા ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ માટે તે અન્ય ફાયદો છે કે જો કેટલાક મોડ્યુલો ઉપલબ્ધ હોય તો પણ તમે ટેસ્ટીંગ શરૂ કરી શકો છો હવે ચાલો સિસ્ટમ ટેસ્ટીંગ જોઈએ આપણે શરૂઆતમાં કહ્યું હતું કે સિસ્ટમ ટેસ્ટીંગ માન્યતા તકનીક છે અન્ય પ્રકારના ટેસ્ટીંગ ખરેખર ચકાસણી તકનીકો છે અહીં સિસ્ટમ ટેસ્ટીંગ માં આપણે તેની જરૂરિયાતો સામે સંપૂર્ણ ઈન્ટીગ્રેટ સંપૂર્ણ વિકસિત સિસ્ટમને માન્ય કરીએ છીએ ટેસ્ટીંગ ના કેસો જરૂરીયાતોના દસ્તાવેજને જોઈને લખવામાં આવે છે અને પછી તે સંપૂર્ણ રીતે કાર્યરત સોફ્ટવેર પર ચકાસવામાં આવે છે કે જે સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે તે આ સોફ્ટવેર માટે જરૂરી હતું તે મુજબ છે કે કેમ વાસ્તવમાં ત્રણ મુખ્ય પ્રકારની સિસ્ટમ ટેસ્ટિંગ છે એક આલ્ફા ટેસ્ટિંગ છે બીજું બીટા ટેસ્ટિંગ છે અને ત્રીજું છે એક્ષપ્ટન્સ ટેસ્ટીંગ ત્રણેય સિસ્ટમ ટેસ્ટીંગ છે પરંતુ નામો અથવા ટેસ્ટીંગ એ કોણ ટેસ્ટીંગ કરે છે તેના પર આધાર રાખે છે આપણે તેને આલ્ફા ટેસ્ટીંગ બીટા ટેસ્ટીંગ અથવા એક્ષપ્ટન્સ ટેસ્ટીંગ તરીકે ઓળખીએ છીએ જો સિસ્ટમ ટેસ્ટીંગ વિકાસશીલ સંસ્થા વિકાસ ટીમ અથવા વિકાસશીલ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો આપણે તેને આલ્ફા ટેસ્ટીંગ તરીકે ઓળખીએ છીએ અને જો ટેસ્ટીંગ મૈત્રીપૂર્ણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેમને બીટા ટેસ્ટીંગ તરીકે ઓળખાતી કોઈ સમસ્યા હોય તો ટેસ્ટીંગ કરવા અને જાણ કરવા માટે કહેવામાં આવે છે જ્યારે એક્ષપ્ટન્સ ટેસ્ટીંગ એ સિસ્ટમ ટેસ્ટીંગ છે જ્યાં ગ્રાહક સોફ્ટવેરને સ્વીકારવું કે નકારવું તે નક્કી કરવા માટે સિસ્ટમ ટેસ્ટીંગ કરે છે આ ત્રણેય સિસ્ટમ ટેસ્ટીંગ છે અને ટેસ્ટીંગ કોણ કરે છે તેના આધારે આપણે તેને આલ્ફા ટેસ્ટીંગ બીટા ટેસ્ટીંગ અથવા એક્ષપ્ટન્સ ટેસ્ટીંગ તરીકે ઓળખીએ છીએ આલ્ફા ટેસ્ટીંગ માં ટેસ્ટીંગ વિકાસશીલ સંસ્થામાં હાથ ધરવામાં આવે છે પરંતુ પછી ટેસ્ટીંગ કેસો મોટાભાગે SRS દસ્તાવેજના આધારે રચવામાં આવે છે કારણ કે આ સિસ્ટમ ટેસ્ટીંગ છે બીટા ટેસ્ટીંગ માં તે મૈત્રીપૂર્ણ ગ્રાહકોના પસંદ કરેલા જૂથ દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવે છે તેથી ગ્રાહકોને સોફ્ટવેર પહોંચાડતા પહેલા તે મૈત્રીપૂર્ણ સંગઠનોના સમૂહને આપવામાં આવે છે કે જે કોઈ સમસ્યા છે કે કેમ તે ચકાસવા માટે છે અને પછી અંતિમ એક્ષપ્ટન્સ ટેસ્ટીંગ છે જ્યાં ગ્રાહકને સોફ્ટવેર આપવામાં આવે છે અને ગ્રાહક સિસ્ટમ ટેસ્ટીંગ કરે છે અને નક્કી કરે છે કે સોફ્ટવેર સ્વીકારવું કે નકારવું અને યાદ રાખો કે ત્રણેય પ્રકારની સિસ્ટમ ટેસ્ટિંગ આલ્ફા ટેસ્ટિંગ બીટા ટેસ્ટિંગ અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગમાં ટેસ્ટ કેસ જરૂરી દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે સામાન્ય રીતે સિસ્ટમ ટેસ્ટીંગ કરવા માટે સ્રોત કોડને જોવાની જરૂર નથી હવે આગામી પ્રશ્ન આવે છે જો આપણે સિસ્ટમ ટેસ્ટીંગ કરવું હોય તો આપણે કયા પ્રકારનું ટેસ્ટીંગ કરવાની જરૂર છે ટેસ્ટીંગ ની બે મુખ્ય શ્રેણીઓ છે એકને કાર્યક્ષમતા ટેસ્ટીંગ તરીકે ઓળખવામાં આવે છે અને બીજાને પ્રદર્શન ટેસ્ટીંગ તરીકે ઓળખવામાં આવે છે તેથી આ તમામ ટેસ્ટીંગ બંને કાર્યક્ષમતા છે અને કામગીરી ટેસ્ટીંગ જરૂરી દસ્તાવેજોના આધારે રચાયેલ છે અને ફંક્શનલી ટેસ્ટીંગ કાર્યાત્મક જરૂરિયાતોને આધારે કરવામાં આવે છે તેથી આપણે શોધી કાીએ છીએ કે ત્યાં ઉચ્ચ સ્તરના કાર્યો શું છે અથવા વિશાળ કેસો અને દૃશ્યો શું છે અને પછી આપણે કાર્યક્ષમતા ટેસ્ટીંગ કરીએ છીએ જે મૂળભૂત રીતે બ્લેક બોક્સ ટેસ્ટીંગ કેસ છે કારણ કે આપણી પાસે સિસ્ટમ ટેસ્ટીંગ દરમિયાન સ્રોત કોડની એક્સેસ નથી અને આપણે ઘણી બ્લેક બોક્સ ટેસ્ટીંગ તકનીકો જોઈ હતી સમાનતા વિભાજન સીમા મૂલ્ય મજબૂતાઈ ટેસ્ટીંગ અને તેથી વધુ આ વિવિધ કાર્યક્ષમતા ટેસ્ટીંગ છે જે સિસ્ટમ ટેસ્ટીંગ દરમિયાન કરવામાં આવે છે અને એકવાર કાર્યક્ષમતા ટેસ્ટીંગ સોફ્ટવેર સફળતાપૂર્વક પસાર કરે છે પછી આપણે કહીએ છીએ કે સોફ્ટવેર ફંક્શનલી રીતે યોગ્ય છે અને પછી આપણે પ્રદર્શન ટેસ્ટીંગ કરવાની જરૂર છે પર્ફોર્મન્સ ટેસ્ટ જરૂરી દસ્તાવેજોમાં બિન કાર્યકારી જરૂરિયાતોને આધારે રચાયેલ છે તેથી તમે પહેલેથી જ જાણતા હશો કે આવશ્યકતા દસ્તાવેજમાં બે મહત્વપૂર્ણ વિભાગો છે એક વિવિધ કાર્યાત્મક જરૂરિયાતો સાથે વ્યવહાર અને બીજો બિન કાર્યકારી જરૂરિયાતો સાથે વ્યવહાર બિન કાર્યકારી જરૂરિયાતો તે છે જે ખરેખર કાર્ય કરતી નથી પરંતુ પછી દસ્તાવેજ વસ્તુઓ જેમ કે વિશ્વસનીયતા શું હોવી જોઈએ જ્યારે પાવર નિષ્ફળતા હોય ત્યારે શું થવું જોઈએ પુટ દ્વારા કેટલી ડેટા આઇટમ્સ ઇનપુટ થઈ શકે છે અને શું હોવું જોઈએ પરિણામો જોઈ શકાય છે રિસ્પોન્સ સમય શું છે અને બીજું તે કામગીરીના પાસાઓ છે SRS દસ્તાવેજમાં જે બિન કાર્યકારી આવશ્યકતાઓ છે તેના આધારે આપણી પાસે મોટી સંખ્યામાં પ્રદર્શન ટેસ્ટીંગ કેસો હોઈ શકે છે આપણે સ્ટ્રેસ ટેસ્ટીંગ વોલ્યુમ ટેસ્ટીંગ કન્ફીગરેશન ટેસ્ટીંગ કમ્પેટીબીલીટી ટેસ્ટીંગ સિક્યોરીટી ટેસ્ટીંગ લોડ ટેસ્ટીંગ રીકવરી ટેસ્ટીંગ મેન્ટેનન્સ ટેસ્ટીંગ ડોક્યુંમેન્ટેશન ટેસ્ટીંગ ઉપયોગિતા ટેસ્ટીંગ અને પર્યાવરણીય ટેસ્ટીંગ કરી શકીએ છીએ હવે ચાલો જોઈએ કે આ વિવિધ પ્રકારના પરફોર્મન્સ ટેસ્ટ કયા છે સ્ટ્રેસ ટેસ્ટથી તમારો મતલબ શું છે તે લોડ ટેસ્ટથી કેવી રીતે અલગ છે વોલ્યુમ ટેસ્ટથી કેવી રીતે અલગ છે રિકવરી ટેસ્ટ દરમિયાન આપણે શું કરીએ છીએ વગેરે સ્ટ્રેસ ટેસ્ટીંગ ને એન્ડ્યુંરન્સ ટેસ્ટીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં આપણે એવી પરિસ્થિતિઓ સાથે સોફ્ટવેરનું ટેસ્ટીંગ કરીએ છીએ જે સામાન્ય રીતે SRS દસ્તાવેજમાં સ્પષ્ટ થયેલ નથી જો SRS દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે આપણે 5 વપરાશકર્તાઓ દ્વારા સોફ્ટવેરનો ઉપયોગ સંતોષકારક રીતે કરી શકીએ છીએ ત્યારે આપણે તપાસીએ છીએ કે જ્યારે 6 વપરાશકર્તાઓ હોય ત્યારે શું થાય છે સોફ્ટવેર ક્રેશ થાય છે અથવા તે સુંદર રીતે ડિગ્રેડ કરે છે જો તે 6 વપરાશકર્તાઓ સાથે ચિત્તાકર્ષકપણે અધોગતિ કરે છે તો તે ઠીક છે તે સ્ટ્રેસ ટેસ્ટીંગ પાસ કરે છે પરંતુ જો તે ક્રેશ થાય તો તે યોગ્ય નથી તેવી જ રીતે જો જોબનું કદ કંઈક સ્પષ્ટ કરવામાં આવ્યું હોય અને જો આપણે થોડું મોટું જોબ સાઈઝ આપીએ તો શું સોફ્ટવેર ખૂબ જ અવિરતપણે કામ કરશે તે લગભગ અટકી જશે અથવા તે આને સંભાળશે મેમરીનો ઉપયોગ જો આપણે ખૂબ જ મેમરી સઘન કાર્ય આપીએ છીએ શું થાય છે તે અચાનક અટકી જાય છે તે તૂટી પડે છે અથવા તે પ્રભાવશાળી રીતે થોડું ખરાબ કરે છે યાદ રાખો કે અહીં આપણે આપીએ છીએ આપણે આ ટેસ્ટીંગ માં શરતો બનાવીએ છીએ જે SRS દસ્તાવેજમાં નિર્દિષ્ટ કરતા વધારે છે અહીં મોટાભાગના ટેસ્ટીંગ માં સમય અથવા કદનું તત્વ સામેલ છે આપણે કેટલી ઝડપથી ઇનપુટ્સ આપીએ છીએ અથવા ઇનપુટનું કદ શું છે યુનિટ સમય દીઠ સ્થાનાંતરિત રેકોર્ડની સંખ્યા શું છે કોઈપણ સમયે સક્રિય વપરાશકર્તાઓની મહત્તમ સંખ્યા ઇનપુટ ડેટા માપ વગેરે અને જો આપણી બિન કાર્યકારી જરૂરિયાત સ્પષ્ટીકરણ આ વિશે કંઇ કહેતું નથી તો અલબત્ત સ્ટ્રેસ ટેસ્ટીંગ લાગુ થશે નહીં જો તે કેટલા વપરાશકર્તાઓ તેને ટેકો આપવો જોઈએ ડેટા કયા સ્થાને સ્થાનાંતરિત થવો જોઈએ નોકરીનું કદ શું હોવું જોઈએ ડેટાનું કદ અને તેથી વધુ વિશે જણાવતું નથી તો સ્ટ્રેસ ટેસ્ટીંગ લાગુ થશે નહીં આ સ્ટ્રેસ ટેસ્ટીંગ નું ઉદાહરણ છે ચાલો કહીએ કે એક ઓપરેટિંગ સિસ્ટમ વધુમાં વધુ 15 મલ્ટિપ્રોગ્રામ પ્રોગ્રામ્સ સંભાળી શકે છે અને હવે જો 16 નોકરીઓ આપવામાં આવે છે તો ઓપરેટિંગ સિસ્ટમનું શું થશે શું તે અટકી જશે અથવા તે કહેશે કે 16 નોકરીઓ સંભાળવી શક્ય નથી અથવા તે ફક્ત 1 નોકરીની કતારમાં ઉતરશે અને ધીમે ધીમે ઘટતું પ્રદર્શન તે સંભાળશે 16 નોકરી જેથી આપણે અહીં અવલોકન કરીએ અને રીઅલ ટાઇમ સિસ્ટમ માટે આપણે તપાસીએ છીએ કે પ્રદર્શન સમય પ્રદર્શન શું છે જો ત્યાં ઉચ્ચ અગ્રતા વિક્ષેપો હોય એક સાથે ઉચ્ચ અગ્રતા વિક્ષેપો થાય છે જે થાય છે તે સમયમર્યાદા ચૂકી છે સામાન્ય રીતે મોટી સંખ્યામાં ઉચ્ચ અગ્રતાવાળી નોકરીઓ ન આવી શકે SRSદસ્તાવેજ કહી શકે છે કે માત્ર 3 આવે છે પરંતુ જો 4 આવે તો શું થાય છે શું સિસ્ટમ ચિત્તાકર્ષકપણે તેને સંભાળશે અથવા તે ક્રેશ થશે અથવા તે અસામાન્ય વર્તન કરશે જેથી આપણે અહીં તપાસીએ અન્ય પ્રકારનું પ્રદર્શન ટેસ્ટીંગ લોડ ટેસ્ટીંગ છે લોડ ટેસ્ટિંગમાં આપણે તપાસીએ છીએ કે અલગ અલગ લોડ હેઠળ સિસ્ટમનું પ્રદર્શન સ્વીકાર્ય છે કે નહીં તે એક મુદ્દો છે જેમાં સ્ટ્રેસ ટેસ્ટિંગ અને લોડ ટેસ્ટિંગ અલગ છે લોડ ટેસ્ટીંગ માં આપણે ચોક્કસ શરતો હેઠળ સિસ્ટમની કામગીરી તપાસીએ છીએ જે જરૂરી દસ્તાવેજમાં સ્પષ્ટ કરવામાં આવી છે પરંતુ સ્ટ્રેસ ટેસ્ટિંગમાં આપણે સોફ્ટવેરનું ટેસ્ટિંગ શરતો સાથે કરીએ છીએ જે જરૂરીયાત દસ્તાવેજમાં ઉલ્લેખિત નથી અથવા જે જરૂરી દસ્તાવેજમાં સ્પષ્ટ કરેલ છે તેના કરતા વધારે આપણે સોફ્ટવેરનું ટેસ્ટીંગ કરીએ છીએ જે સ્ટ્રેસ ટેસ્ટિંગ છે લોડ ટેસ્ટિંગમાં આપણે માત્ર તપાસીએ છીએ કે શું સોફ્ટવેર સંતોષકારક રીતે અલગ લોડ કરે છે ઉદાહરણ તરીકે વેબ આધારિત એપ્લિકેશનમાં આપણે તપાસ કરી શકીએ છીએ કે જરૂરીયાતોનો દસ્તાવેજ કહે છે કે સિસ્ટમમાં એક સેકંડથી ઓછો સમયનો રિસ્પોન્સ સમય હોવો જોઈએ જ્યારે વેબસાઇટ પર 100 એક સાથે ક્લિક્સ અથવા હિટ થાય છે લોડ ટેસ્ટીંગ માં આપણે તે વાસ્તવમાં કરીશું આપણી પાસે વેબસાઇટ પર એક સાથે 100 હિટ જનરેટ થશે અથવા 90 હિટ જનરેટ થઈ શકે છે અને આપણે તપાસીએ છીએ કે સિસ્ટમ કેવી કામગીરી કરે છે લોડ ટેસ્ટિંગ કરવા માટે ઘણા સાધનો ઉપલબ્ધ છે એક ખૂબ જ લોકપ્રિય સાધન ઓપન સોર્સ ટૂલ જે મીટર છે જે અપાચે વેબસાઇટ પરથી સરળતાથી ઇન્સ્ટોલ અને ટેસ્ટીંગ કરી શકાય છે આપણે આ બિંદુએ બંધ કરીશું અને આગામી સત્રમાં ચાલુ રાખીશું